આપણે હોમોગ્રાફી અથવા પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ની પ્રોપર્ટી પર આપણી ચર્ચા ચાલુ રાખીશું હવે આપણે કોનીક્સ ની પ્રોપર્ટી જોશું કેવી રીતે તે ટ્રાન્સપોર્ટ સ્પેસમાં દેખાય છે આગળ આપણે કોનીક્સ ની સામાન્ય રજૂઆત વિશે ચર્ચા કરી હતી નોનહોમોજીનીયસ કોઓર્ડીનેટ ની રજૂઆતમાં કોનીક્સ આ રીતે રજૂ થાય છે ax2 bxy cy2 dx ey f 0 જ્યારે હોમોજીનીયસ કોઓર્ડીનેટ ની રજૂઆતમાં આપણે ચતુષ્કોણ માળખું આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ X T CX 0 જ્યારે C નીચેના પેરામીટર દ્વારા અપાય છે તે 3 x 3 સીમેટ્રિક મેટ્રિક્સ છે અને તમે જોઈ શકો છો કે ત્યાં 5 સ્વતંત્ર પેરામીટર છે કારણ કે C પણ પ્રોજેક્ટિવ સ્પેસ નું એક તત્વ છે તેથી જો હું C નો ગુણાકાર સ્કેલ k સાથે કરું તો પણ તે સમાન કોનીક્સ જ રહેશે અને આ કોનીક્સ ની બીજી રસપ્રદ પ્રોપર્ટી એ છે કે ત્યાં એક જ કોનીક્સ ની બે રજૂઆત છે તેમની રજૂઆત તેના લાઈન ટેન્જેન્ટ દ્વારા થાય છે તો ચાલો જોઈએ કોનીક કેવી રીતે પરિવર્તન માં આવશે કોનીક કેવું દેખાય છે તો ચાલો H ટ્રાન્સફોર્મેશન ને ધ્યાનમાં લો જ્યાં એક બિંદુ X નું X મા ટ્રાન્સફોર્મેશન થાય છે તેથી આ બધા મુદ્દાઓ જે કોનીકસ પર આવે છે અને જે X T CX 0 સૂત્ર દ્વારા આપવામાં આવે છે ચાલો જોઈએ કે ટ્રાન્સફોર્મ સ્પેસ મા કઈ પ્રોપર્ટી કોનીકસ ના નિયમ નું પાલન કરે છે તેથી આપણે આ સમીકરણ લખી શકીએ છીએ H 1 X T CH 1 X 0 કારણ કે X ને H 1 X ની સાથે બદલાવવામાં આવ્યો છે તે X' HX X H 1 Z X' માંથી આવે છે તેથી X H 1 X' છે તેથી જો હું તેને બદલાવું તો હું તેને સમાન સ્વરૂપ H 1 X T CH 1 X 0 મેળવીશ આપણે ફરી એક વખત આ આ સમીકરણ ને વિસ્તૃત કરીશું તેનો મતલબ આ ટ્રાન્સપોઝ ઓપરેશન મેટ્રિકસ મલ્ટીપ્લિકેશન માં વિસ્તૃત થઈ શકે છે જે X T H T CH 1 X 0 છે તેથી તમે જોઈ શકો છો કે ક્યાં જથ્થો H T CH 1 છે તે મેટ્રિકસ મલ્ટીપ્લિકેશન છે અને તે સંયુક્ત છે તે તમને બીજો મેટ્રિક્સ આપશે અને અહીં મને આ મેટ્રિકસ C સ્વરૂપે લખવા દો હવે આ પણ 3 x 3 મેટ્રિક્સ છે અને તમે જોઈ શકો છો કે તમારી પાસે 3x3 મેટ્રિકસ ટ્રાન્સફોર્મ સ્પેસ માં છે અને તે આ સમીકરણ ને સંતોષે છે X T CX 0 નથી પરંતુ ફરીથી બીજો કોનીકસ રજૂઆત છે તો આપણે આ ચોક્કસ મેળવીએ છીએ તેથી ટ્રાન્સફોર્મ કોનીકસ H T CH 1 ના દ્વારા અપાય છે તેથી કોનીક હોમોગ્રાફી માં કોનીક જ રહેશે જે આ ચોક્કસ ગાણિતિક અભ્યાસ નો સાર છે તેથી કોનીકસ રૂપાંતર પછી નો એક પ્રકાર છે કેવી રીતે ડ્યુઅલ કોનીકસ કંઈ જ નથી પરંતુ આ બિંદુ ની રજૂઆત માં કોનીકસ નું વ્યસ્ત છે તેથી જો હું વ્યસ્ત ઓપરેશન કરું તો મને અનુરૂપ ડ્યુઅલ કોનીકસ મળશે અને તે આ પરિવર્તન સાથે સંવેદનશીલ હશે ત્યાં આ ટ્રાન્સફોર્મેશન ના ચોક્કસ કોનીકસ માં બીજી એક રસપ્રદ પ્રોપર્ટી છે તે કોનીક એક રસપ્રદ પ્રોપર્ટી છે તેથી ત્યાં બે બિંદુઓ છે જે વર્તુળબિંદુ તરીકે ઓળખાય છે આપણે સમાંતર ટ્રાન્સફોર્મેશન ની ચર્ચા કરતી વખતે આપણે તેનો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ તમે જોયું છે કે આ બિંદુઓ સમાનતા હેઠળ અચલ સ્વરૂપ માં છે તેથી વર્તુળ બિંદુની વ્યાખ્યા નીચે આપવામાં આવેલી છે "જો H સમાનતા માં હોય તો પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન H મુજબ વર્તુળ બિંદુઓ IJ નિશ્ચિત બિંદુઓ છેઅને તેઓ I ઉપર પણ છે" જેમ મેં ઉલ્લેખ કર્યો છે કે તમારે આ રજૂઆત માં જટિલ રજૂઆત 2 ડાયમેન્શનલ પ્રોજેક્ટિવ સ્પેસ ને ધ્યાન માં લેવાની જરૂર છે જેમાંનો એક અક્ષ એ કાલ્પનિક અક્ષ છે અને અન્ય અક્ષો વાસ્તવિક અક્ષ છે અને ત્યાં એક સ્કેલ અક્ષ છે તો ત્યાં બે બિંદુઓ છે I j અને જો હું ફરી એક વખત ટ્રાન્સફોર્મેશન લાગુ કરું તો તમને જગ્યામાં રજૂઆત મળે છે સમાંતર ટ્રાન્સફોર્મેશન માં અમે પહેલેથી જ ચર્ચા કરી છે કે આ મુદ્દાઓ હજુ પણ કોનીકસ હેઠળ સમાન જ રહે છે તેથી તેઓ સમાંતર ટ્રાન્સફોર્મેશન નિશ્ચિત બિંદુઓ છે અને આ ચોક્કસ પ્રોપર્ટી નો સારાંશ છે કે પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન H માં વર્તુળ બિંદુઓ નિશ્ચિત બિંદુઓ છે જો H સમાન હશે તો જ તેઓ પણ અનંત ની રેખા પર છે કારણકે તમે તેમના સ્કેલ નોંધયા છે ઉદાહરણ તરીકે આ ત્રીજું ડાયમેન્શન સ્કેલ વેલ્યુ છે જે 0 છે જો હું અનંત ની લાઇન પર ના બિંદુ કન્ટેનમેન્ટ સંબંધ ને લાગુ કરું તો તે સંબંધને સાચવશે જેનો મતલબ 4 બિંદુ દ્વારા રજુ થતો કોલમ વેક્ટર ના ડોટ પ્રોડક્ટ ને સંતોષે છે અને અનંત પર ની રેખા 0 સમાન હોવી જોઈએ માત્ર આ ભાગને વિસ્તૃત કરો તેથી જો હું નીચે આપેલ ઓપરેશન કરું 1 i 0 0 0 1 0 આ પોઇન્ટ કન્ટેનમેન્ટ સંબંધ છે તેથી દરેક વર્તુળ અનંત પર ની રેખા ને I અને J પર છે તે છે જે દરેક વર્તુળ ની બીજી પ્રોપર્ટી છે તેથી આપણે આ ભાગને વિસ્તૃત કરીએ તમે આ હોમોજીનિયસ કોર્ડીનેટ સિસ્ટમ ની રજૂઆતને ધ્યાનમાં લીધી છે તો ઉપરનું સમીકરણ વર્તુળ ની રજૂઆત કરે છે તમે 2 1 x 2 2 x જોઈ શકો છો જ્યાં 2 1 x 2 2 x ના ગુણાંક સમાન જ રહેશે આ વિષય માં અમે તેને સહગુણાંકોને અનુલક્ષીને સામાન્ય બનાવ્યું છે આપણે ફક્ત 3 પેરામીટર def ની જરૂર પડશે અને તે સર્કલ ની રજૂઆત છે અને જો હું અહીં x30 સેટ કરું તો તેનો મતલબ તમે આંતરછેદ પર અનંત ની રેખા l ની ગણતરી કરો છો કારણકે કોઈપણ બિંદુ જેનો ત્રીજો કોર્ડીનેટ 0 હોય તે અનંત ની રેખા પર હશે તો જો હું x3 0 સેટ કરું તો સમીકરણ 2 0 2 2 1 x x થાશે અને તમે નોંધી શકો છો કે આ બે બિંદુઓ I અને J આ સમીકરણ ને સંતોષે છે કારણકે જો હું I માટે લવ તેનો મતલબ 12 i2 11 0 ઉદાહરણ તરીકે વર્તુળ બિંદુ I સર્કલ પર હશે અને તે અનંત ની લાઇન I પર પણ હશે તો આ કારણે દરેક વર્તુળ અનંત પરની લાઇન I ને I અને J પર છેદે છે તેથી આ પણ વર્તુળ બિંદુ ની બીજી રસપ્રદ પ્રોપર્ટી છે તો ત્યારથી આપણી પાસે આ બે ચોક્કસ બિંદુઓ છે આપણે કોનીક ડ્યુઅલસ ને વ્યાખ્યાયિત કરી શકીએ આગળ બે વર્તુળ બિંદુઓ નો ઉપયોગ કરીને કોનીકસ ની ડ્યુઅલ રજૂઆત ની ચર્ચા કરી હતી હવે આપણે ડિજનરેટ કોનીક ને વ્યાખ્યાયિત કરી શકીએ તેથી આપણે ડિજનરેટ કોનીક ને નીચે ના સ્વરૂપ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ C I J T J I T તમે તે 3 x 3 ના સ્વરૂપમાં જોઈ શકો છો અને આખરે એક સરળ રજૂઆત કરશે જે કંઈક આવી દેખાશે તો તમારી પાસે આ બે વર્તુળ બિંદુઓ દ્વારા થતું એક લાક્ષણિક ડ્યુઅલ કોનીક સ્વરૂપ છે અને આ વર્તુળ બિંદુઓ સમાનતા માં ફિક્સ થાય છે ત્યારથી આ ડ્યુઅલ કોનીક ને ખૂબ જ રસપ્રદ પ્રોપર્ટી છે આ ડ્યુઅલ કોનીકસ સમાનતા હેઠળ પણ નિશ્ચિત રહે છે તેથી આ બીજું એક રસપ્રદ લક્ષણ છે આગળ આપણે દર્શાવ્યું હતું કે વર્તુળ બિંદુઓ સમાનતા હેઠળ નિશ્ચિત હોય છે તેથી વર્તુળ બિંદુઓ નો ઉપયોગ કરીને આ ડ્યુઅલ કોનીક ની રજૂઆત પણ સમાનતા હેઠળ નિશ્ચિત હશે અને અનંત સમયે ડ્યુઅલ કોનીક ની સ્વતંત્રતા ની ડિગ્રી 4 છે અને તેનો ડીટર્મિનન્ટ 0 સમાન છે આ ડ્યુઅલ કોનીકસ ની બીજી પ્રોપર્ટી છે અને વસ્તુ એ છે કે અનંત પર ની રેખા એ અનંત પર ડ્યુઅલ કોનીકસ નો નલ વેક્ટર છે કારણકે જો હું અનંત પર ડ્યુઅલ કોનીક સાથે ગુણાકાર કરું છું આજ રીતે અમે કહી શકીશું કે અનંત ની લાઈન પરની રેખાથી ગુણાકાર કરું તો અહીં 0 મળશે જેનો મતલબ ચાલો હવે ચર્ચા કરીએ કે કેવી રીતે હોમોગ્રાફી માં એક ખૂણાને માપી શકાય છે જો કે આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાંતર રેખાઓ l અને m છે જે એક ખૂણો બનાવે છે અને તેમની સીધી રેખાઓ ની દિશા l1 l2 અને m1m2 દ્વારા અપાયેલી છે પ્રોજેક્ટિવ સ્પેસમાં આપણી પાસે 3 વેક્ટર રજૂઆત છે પરંતુ આપણે જાણીએ છીએ કે તે 3 વેક્ટર ના પહેલા 2 ઘટકો તમને અનુરૂપ દિશા નો ગુણોત્તર આપશે તેથી તેનો ઉપયોગ આ સમીકરણ દર્શાવ્યા પ્રમાણે બે સીધી રેખાઓ વચ્ચે ના ખૂણા ને માપવા માટે થાય છે તે જો તમે આ વેક્ટરનો ડોટ પ્રોડક્ટ l1 l2 અને m1 m2 અને ત્યારબાદ જો તમે તેને સામાન્ય બનાવો તો મૂળભૂત રીતે યુનિટ વેક્ટરનો ડોટ પ્રોડક્ટ તે બે દિશાઓની રજૂઆત કરશે અને ત્યારબાદ તમે તે ખૂણાનો કોસાઇન મેળવશો જે cos હશે રસપ્રદ રીતેઆપણે તે જોઈ શકીએ છીએ કે આ માપ હોમોગ્રાફી હેઠળ પણ કરી શકાય છે ત્યાં એક વિભિન્નતા છે જે તમને આ સરળતા આપે છે તેથી મને આ પ્રોપર્ટી વિશે ચર્ચા કરવા દો અહીંયા તમે હોમોગ્રાફી માં જોઈ શકો છો Cos નીચેના સ્વરૂપમાં અનંત પર ડ્યુઅલ કોનીક નો ઉપયોગ કરીને આ સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેનો મતલબ જો હું ને અંશમાં લવ તો તે l1m1 l2m2 રજૂ કરશે અહીંયા નોંધ કરો કે C અનંત પર એક ડ્યુઅલ કોનીક છે અને તે આના દ્વારા અપાય છે તે અંસ ની ગણતરી કરે છે તેવી જ રીતે l1 l1 અને m1 m2 ની ગણતરી l T C l અને આ રીતે ક્રમશઃ થઈ શકે છે રસપ્રદ ભાગ એ છે કે તે આ માપન સાથે સંકળાયેલું છે ચોક્કસ રીતે આ પ્રોડક્ટ mT C m જો હું અનુરૂપ રેખા સાથે હોમોગ્રાફી કરું અને અનંત પર હોમોગ્રાફી અંતર્ગત અનુરૂપ ડ્યુઅલ કોનીક ટ્રાન્સફોર્મ કરું તેઓ પણ સમાન જથ્થો સાચવશે તો મને તે સમજાવો દો તો આ હોમોગ્રાફી માં રહેલા અચલ છે અને આપણે આ પ્રોપર્ટી નો ઉપયોગ કરી શકીએ છીએ જ્યાં સબંધ ડ્યુઅલ કોનીક વચ્ચે અનંત પર હોય અને અનંત પર ડ્યુઅલ કોનીક C HC H T ના દ્વારા અપાય છે અને જેમ તમે જાણો છો તેમ ટ્રાન્સફોર્મેશન પછીની રેખા પણ સંબંધિત ટ્રાન્સફોર્મ રેખા છે અને વાસ્તવિક સ્પેસ માં વાસ્તવિક રેખા છે તેઓ C HC H T દ્વારા સંબંધિત છે તો જો હું આ જથ્થાને લવ તોચાલો હું તમને ડેરીવેશન બતાવું તો આ ડેરીવેશન માં આપણે કહી શકીએ છીએ કે આપણે અસ્પષ્ટ રહીએ છીએ તેથી l જે હોમોગ્રાફી માં ટ્રાન્સફોર્મ લાઈન છે હવે l H બની છે અને પછી C અથવા ટ્રાન્સફોર્મેશન હેઠળ ડ્યુઅલ કોનીક HC H બન્યું છે અને ત્યારબાદ આ ટ્રાન્સફોર્મ લાઇન બની છે આ ભાગ એ ટ્રાન્સફોર્મ લાઈન છે અને જેમ તમે જાણો છો તેમ H 1 H આઇડેન્ટિટી મેટ્રિક્સ હોવો જોઈએ તેવી જ રીતે H T H T પણ આઇડેન્ટિટી મેટ્રિકસ માંથી જ છે તેથી તમે અનિવાર્ય રીતે જે મેળવો છો તે l T C m ને સમાન હોય છે તેથી આ રીતે તે અચલ બને છે તો cos નું માપ જો હું ટ્રાન્સફોર્મર સ્પેસમાં ઉપયોગ કરું તો તે પણ સમાન અભિવ્યક્તિ હશે તેનો મતલબ જો હું બધી જ અનુરૂપ ટ્રાન્સફોર્મ લાઈન નો ઉપયોગ ડ્યુઅલ કોનીકસ ટ્રાન્સફોર્મેશન માં કરું તો તેમને અનુરૂપ લાઈન મળશે પછી આપણે તે જ માપ cos મેળવીશું જે આ રીતે બને છે તો એક વખત આ પ્રાપ્ત થાય છે તેથી તમારે જે કરવાની જરૂર છે તે હોમોગ્રાફી હેઠળ એક ઇમેજ આપવામાં આવી છે તમને અનંત પર ડ્યુઅલ લાઈન કોનીક પર ટ્રાન્સફોર્મર ડ્યુઅલ કોનીક ની ગણતરી કરવી ગમશે અને જો તમે તે મેળવો તો પછી તમે વાસ્તવિક ગુણો મેળવવા માટે આ સંબંધ નો ઉપયોગ કરી શકો છો જે વાસ્તવિક સ્પેસમાં તે બે રેખાઓ વડે બનેલું હશે જેનો મતલબ ત્યાં બે લંબરેખા ઓ વાસ્તવિક સ્પેસ માં છે અને તેમ છતાં પણ હોમોગ્રાફી હેઠળ ટ્રાન્સફોર્મેશન છે તેઓ લંબ રહેશે નહીં પરંતુ આ સંબંધ હજુ પણ રહેશે અને કેમ તમે જાણો છો કે આ લંબ રેખાઓ ની વચ્ચે ખૂણાનો કોસાઈન 0 સમાન હશે તેથી આપણે હંમેશા કહી શકીએ કે આ બે રેખાઓ ની ઓર્થોગોનાલીટી પ્રોપર્ટી છે તેઓ ટ્રાન્સફોર્મ સ્પેસમાં આ ડ્યુઅલ લાઈન કોનીક નો ઉપયોગ કરીને સચવાય છે તો ચાલો આપણે નીચેના ને ધ્યાનમાં લઈએ જો l અને m ઓર્થોગોનલ હોય તો હવે l Cm'0 અને C ની નોંધ કરો બધો જ જથ્થો ટ્રાન્સફોર્મ સ્પેસમાં છે ત્યારબાદ ખરેખર lC m એ 0 સમાન હોવું જોઈએ તેથી તેનો ઉપયોગ ખૂણાઓ નું માપ લેવા માટે થાય છે અને હકીકતમાં મેટ્રિકની પ્રોપર્ટી મેળવવા માટે પણ થાય છે જે આપણે આગળ ની સ્લાઈડમાં સમજાવી શકીએ છીએ જેથી પહેલા આપણે C નો અંદાજ કાઢવાની જરૂર છે તેનો મતલબ ટ્રાન્સફોર્મેશન માં ડ્યુઅલ લાઈન કોનીક છે અને આપણે ઓર્થોગોંનલ રેખાઓની આ પ્રોપર્ટી નો ઉપયોગ કરીશું જેનો મતલબ હું ટ્રાન્સફોર્મેશન લાઇનને ધ્યાન માં લઈસ તેથી lCm 0 આ રીતે તેમણે એક સમીકરણ આપશે ત્યાં કોનીકસ માં પાંચ સ્વતંત્ર પેરામીટર છે તેથી ઓછામાં ઓછી 5 ઓર્થોગોનલ જોડી છે તેને હલ કરવા માટે જુદા જુદા 5 સમીકરણો આપવાની જરૂર છે તેથી એક વિશિષ્ટ સમીકરણ કંઈક આવું દેખાશે તેથી તમે આ ચોક્કસ રેખા l અને m ને તે જગ્યા પર આપણે ધ્યાન માં લઈએ તેથી નોટેશન માં તેમાં કોઈ સમસ્યા નથી ફક્ત તેનું વિગતવાર વર્ણન છે તેથી તમે આ સમીકરણ નો ઉપયોગ કરશો તેથી l ની રજૂઆત l1 l2 l3આ રીતે હશે m ની રજૂઆત m1 m2 m3 આ રીતે હશે અને તમે તે આ સમીકરણ નું અવલોકન કરી શકો છો lC m 0 જ્યાં C એ સામાન્ય કોનીક છે હું તેનો અંદાજ લગાવીશ અને હું તેમને અનુરૂપ કોનીક વેરિયેબલ C સાથે બદલી રહ્યો છું અને જે આ પેરામીટર દ્વારા રજૂ થાય છે T જેનો મતલબ હું C ને કોલમ વેક્ટર a b c d e f તરીકે લખી શકું છું તમે જાણો છો કે આ પેરામીટર છે અને C ને સીમેટ્રિક મેટ્રિક્સ તરીકે રજૂ કરી શકાય છે આપણે આગળ ચર્ચા કરી હતી કે આ પેરામીટર દ્વારા C ની રજૂઆત કેવી રીતે કરી શકાય છે તેથી તમારે આ સમીકરણ નો ઉપયોગ કરીને આ પરિણામો પ્રાપ્ત કરવા પડશે તેથી તેમના નિરાકરણ માટે આપણે પહેલાં જે પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તે હોમોજીનીયસ સમીકરણ નો ઉપયોગ કરવાની તમારે જરૂર છે C ને મેળવવા માટે આપણે સેટ ને હલ કરવા ડાયરેક્ટ લિનિયર ટ્રાન્સફોર્મ મેથડ લાગુ કરી શકીએ છીએ જેનો મતલબ જો હું મેટ્રિક સ્વરૂપમાં તેને રજૂ કરું તો પાંચ સમીકરણનો સમૂહ નીચેની રીતે હશે હું સમીકરણ ના સમૂહ ને મેટ્રિક્સ ગુણાકાર તરીકે રજુ કરીશ જ્યા A ની દરેક રો ઓર્થોગોનલ લાઈન ની દરેક જોડી માટે આ ખાસ પંક્તિ દ્વારા રચાય છે અને જો ત્યાં પાંચ છે આવી પાંચ પંક્તિઓ હશે જો ત્યાં વધુ પાંચ પંક્તિઓ હશે અને તમારે લીસ્ટ સ્ક્વેર પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તેથી તમારે આ ધોરણોને ઘટાડવા પડશે || AC 2 || નો વિષય || C || 1 તેથી આ સંદર્ભમાં તે એક સમસ્યા છે આપણે આ ચોક્કસ સમીકરણોના સેટ નું નિરાકરણ જાણીએ છીએ કે તમારે AT A ને અનુરૂપ આઇઝનવેક્ટર લેવાનું રહેશે તેથી AT A આઇઝનવેક્ટર જેને ઓછામાં ઓછી ૩ આઇઝનકિંમત હશે તેથી તે આ મેટ્રિક્સ C નું નિરાકરણ છે નહીંતર તમે બિન હોમોજીનીયસ સમીકરણમાં પણ રૂપાંતર કરી શકો છો જ્યારે તમે બરાબર પાંચ સમીકરણો સાથે કાર્ય કરતા હોવ તેથી સેટ f 1 ફરી એક વખત ત્યાં તેની મર્યાદા ધારો કે કોનીક ની રજૂઆત માં f 0 છે પછી આ કાર્ય કરશે નહીં પરંતુ ચાલો ધારીએ કે તમારી આ ચોક્કસ સમસ્યા માં આપણે કોઈ બિન શૂન્ય કિંમત f સાથે કાર્ય કરી શકીએ તો તમે બિનહોમોજીનીયસ સમીકરણ નો ઉપયોગ કરી શકો છો અને તમે f ની કિંમત ને સમીકરણ ની જમણી બાજુ મૂકીને તમે આનાથી વિપરીત ઉપયોગ કરી શકો છો આપણે આ બધી પદ્ધતિ ની ચર્ચા કરી છે તેથી આ પ્રકાર ની તકનીક નો ઉપયોગ કરીને તમે કોનીકસ નો અંદાજ લગાવી શકો છો અને અનંત પર ડ્યુઅલ કોનીક નો અંદાજ મેળવી શકો છો અને ત્યારબાદ આપણે આ ઓપરેશન કરવાની જરૂર પડશે કારણકે જેમ આપણે જાણીએ છીએ તેમ અનંત પર ડ્યુઅલ લાઈન કોનીક એ ડેફિસન્ટ મેટ્રિકસ છે તેથી તે રેન્ક 2 મેટ્રિક હોવો જોઈએ તેથી આપણે શું યુક્તિ કરીએ છીએ તમે જાણો છો કે આપણે C પર એકવચન કિંમત નું વિઘટન કરી શકીએ છીએ અને ઓછામાં ઓછી એક વચન મૂલ્ય 0 તરીકે સેટ કરો તો ચાલો હું તમને સમજાવું ધારો કે તમને C મળે છે અને તમે એક વચન મૂલ્યોનું વિઘટન કરો છો આપણે એક વચન મૂલ્ય જાણીએ છીએ પેટાવિઘટન C ને આ રીતે રજૂ કરી શકાય છે C UDV T અને D એક ડાયાગોનલ મેટ્રિકસ છે અને તેના એકવચન મૂલ્યો આ રીતે આપવામાં આવે છે અને U એ 3 x 3 મેટ્રિક્સ છે ને V T પણ 3 x 3 મેટ્રિકસ છે તો આપણે શું કરવું જોઈએ આપણે 0 3 સેટ કરી શકીએ છીએ અને ધારો કે 1 એવી ગોઠવણ કરવામાં આવી છે કે 1 સૌથી મોટી છે ત્યારબાદ 2 અને પછી 3 તેથી સેટ 0 3 પછી તમારા અંદાજ તરીકે તેમાં ફેરફાર કરેલા નો ઉપયોગ કરો આ રીતે તમે અનંત અથવા ડ્યુઅલ લાઈન કોનીક પર ડ્યુઅલ કોનીક નો અંદાજ લગાવી શકો છો હવે તમે આનો ઉપયોગ કરીને મેટ્રિકસ માં સુધારા કરી શકો છો જેનો હું ઉલ્લેખ કરતો હતો તો ચાલો આપણે તે ભાગની પણ ચર્ચા કરીએ તેથી કેવી રીતે આપણે મેટ્રિક પ્રોપર્ટી ને પાછી મેળવી શકીએ જેથી હવે આપણે જે કરવાનું છે તે આપણે C માંથી હોમોગ્રાફી નો અંદાજ કાઢવાની જરૂર છે અને આપણે જોયું છે કે સમાનતા અંતર્ગત આ ડ્યુઅલ લાઈન કોનીક સચવાયેલી રહે છે તેથી આપણે શું કરી શકીએ હોમોગ્રાફિ માં કોઈપણ સમાન હોમોગ્રાફી દ્વારા ગુણાકાર કરી શકાય છે તે હજુ પણ સમાન જ રહેશે અને પ્રોપર્ટી પણ સમાન જ હશે તેથી આપણે સમાનતા તરફ ધ્યાન આપીએ જ્યાં આ મેટ્રિકસ ની ગણતરી કરવામાં આવશે જેનો મતલબ બાજુઓની જગ્યા વચ્ચેનો ગુણોત્તર એ ચોક્કસ અંતર સાચવશે નહીં જેની તમે અહીંયા ધારણા કરો છો તો આપણે હોમોગ્રાફી ની ગણતરી કરવા માટે મેટ્રિકસ વિઘટન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ જેનો મતલબ મારે હોમોગ્રાફી મેટ્રિક ની આ રીતે જરૂર છે કે હું રૂપાંતરિત ડ્યુઅલ લાઇન મેળવી શકું અનંત પર ડ્યુઅલ લાઈન કોનીક નો અમને શું અંદાજ છે અને અહીં આ નોંધો C તે અનંત પર ડ્યુઅલ લાઈન કોનીક છે જે આ મેટ્રિક્સ દ્વારા આપવામાં આવે છે તેથી જો હું આ મેટ્રિક્સ ને આ રીતે આ વિઘટિત કરી શકું કે જે આપણી પાસે આ સ્વરૂપમાં છે અને આ ત્રણ મેટ્રિકસની મધ્ય માં તમારી પાસે આ પ્રકારનો મેટ્રિકસ છે તો પછી આ એક હોમોગ્રાફી હોઈ શકે તો આવી પદ્ધતિનું એક ઉદાહરણ હોઈ શકે છે તેનો મતલબ કે આ એક સપ્રમાણ મેટ્રિકસ છે કારણકે કોનીક એક સપ્રમાણ મેટ્રિકસ છે જે આપણે આ રીતે વિઘટિત કરી શકીએ છીએ આપણે એક વચન મૂલ્યને એ રીતે ગોઠવી શકીએ છીએ કે બે જથ્થાઓ 1 1 હશે અને તે મુજબ U અને UT ના કોલમ ની ગોઠવણી કરવામાં આવશે તેથી હવે તમે જોઈ શકો જો તમે આ પ્રકારના વિઘટન નો ઉપયોગ કરો તે એક વચન વિઘટન જેમ આપણે કર્યું હતું તેવું જ હશે પરંતુ ડાયાગોનલ મેટ્રિકસ ની ગોઠવણી કરવી પડશે આવી રીતે કે જે બંને એકવચન કિંમતો એક બની જાય છે તે મુજબ આપણી કોલમ ની ગોઠવણી કરવી જોઈએ અથવા અનંત પર ડ્યુઅલ લાઇન કોનીક અને પછી આપણે U ને હોમોગ્રાફી તરીકે લઈ શકીએ અને આપણે તેના વ્યસ્તને આ હોમોગ્રાફી ઈમેજ પર સુધારેલી ઇમેજ મેળવવા માટે અથવા મેટ્રિકની પ્રોપર્ટી પાછી મેળવવા માટે લાગુ કરી શકીએ જેમ મેં કહ્યું તેમ તમે અંતર નો ગુણોત્તર મેળવી શકો છો તેથી આ સાથે હું આ લેક્ચર અને આ ખાસ મુદ્દાને પણ આ સારાંશ સાથે સમાપ્ત કરૂં છું આપણે હોમોગ્રાફી અંતર્ગત વિવિધ પરિવર્તનનો અભ્યાસ કર્યો છે પરિવર્તન સાથે એક બિંદુ ને બીજા બિંદુમાં કેવી રીતે ટ્રાન્સફોર્મેશન કરી શકાય તેનો અભ્યાસ કર્યો અને જોયું કે ટ્રાન્સફોર્મેશન સ્પેસમાં તેઓ કેવી રીતે સંબંધિત છે તેઓ નોનસીગ્યુલર 3 x 3 મેટ્રિકસ દ્વારા સંબંધિત છે અને જેને પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન કહેવાય છે તે ટ્રાન્સફોર્મડ સ્પેસમાં બિંદુની કોલીનિયારીટી ને સાચવે છે તે ઉલટાવી શકાય તેવી અને અનુરૂપ હોય છે ટ્રાન્સફોર્મડ સ્પેસમાં એક લાઈન બીજી લાઈનમાં પણ ટ્રાન્સફોર્મ થઇ શકે છે અને ટ્રાન્સફોર્મડ લાઈન અને વાસ્તવિક લાઈન ની વચ્ચે નો સબંધ l H T l ના દ્વારા અપાય છે જે ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ ના વ્યસ્ત નો ટ્રાન્સપોઝ છે ત્યારબાદ કોનીક ના રૂપાંતર પછી પણ તેઓ કોનીક જ રહે છે અને તેમના સંબંધ નો અહીંયા સારાંશ આપેલો છે તેવી જ રીતે ડ્યુઅલ કોનીકસ ની રજૂઆત પણ તમે જાણો છો કે તે ટ્રાન્સફોર્મેશન સ્પેસમાં માન્ય ગણાય છે અને પ્રોજેક્ટિવ ટ્રાન્સફોર્મેશન ઘણા બધા વિભાગમાં હોય છે તેથી તે પ્રોજેક્ટિવ લિનિયર ગ્રુપ છે અને ત્યાં અલગ અલગ પેટાગ્રુપ છે અને તેમની શૃંખલા જે આપણે ચર્ચા કરી હતી તેમ પ્રોજેક્ટિવ લિનિયર ગ્રુપ ને 8 સ્વતંત્રતાની ડિગ્રી હોય છે ત્યારબાદ અફાઈન ગ્રુપને 6 સ્વતંત્રતાની ડિગ્રી હોય છે અને યુકલીડીયન ગ્રુપને 4 સ્વતંત્રતાની ડિગ્રી હોય છે અને ઓરિએન્ટેડ યુકલીડીયન ગ્રુપને 3 સ્વતંત્રતાની ડિગ્રી હોય છે આકસ્મિક રીતે યુકલીડીયન ગ્રુપ આપણે જે ચર્ચા કરી તે સમાનતા પરિવર્તન છે અને ઓરિએન્ટેડ યુકલીડીયન ગ્રુપ આપણે ચર્ચા કરી તે પ્રમાણે આઈસોમેટ્રિક ટ્રાન્સફોર્મેશન માંનો એક છે ત્યારબાદ અમે ડ્યુઅલ કોનીક થી વર્તુળ બિંદુ ની ચર્ચા કરી અને તમે તેની વિવિધ રસપ્રદ પ્રોપર્ટી જેવીકે સમાનતા પરિવર્તન હેઠળ અચલ ત્યારબાદ અનંત પર ની રેખા એ આ ચોક્કસ કોનીક ડ્યુઅલ નું 0 વેક્ટર છે તે ટ્રાન્સફોર્મેશન લાઈન નીચે બે રેખા ના ખૂણાનું કોસાઈન સાચવે છે તેથી મારે એમ કહેવું જોઈએ કે ટ્રાન્સફોર્મ ડ્યુઅલ કોનીક નો ઉપયોગ કરીને તમે કોસાઈન ના ખૂણાઓની ગણતરી કરી શકો છો તે સૂચિત કરે છે તો આ એક ચોક્કસ પ્રોપર્ટી છે જ્યાં ખુણાના કોસાઇન નો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય અને ટ્રાન્સફોર્મ ડ્યુઅલ કોનીક અને હોમોગ્રાફી વિવિધ કાર્યોમાં વપરાય છે અહીં કેટલાક ઉદાહરણો આપ્યા છે જેવા કે તમે હોમોગ્રાફી નો ઉપયોગ ઇમેજ ને સુધારવા માટે થાય છે ત્યાં આપણે બે પ્રકાર ના સુધારા ની ચર્ચા કરી હતી એક અફાઈન રેક્ટિફિકેશન અને બીજું સ્ટેટીફિકેશન જે તમને મૅટ્રિકની પ્રોપર્ટીને પાછી મેળવવા માં ઉપયોગી થાય છે ખાસ કરીને પ્રમાણસર અંતર કે તમે જેની ગણતરી કરી શકો છો તેથી આ સાથે હું અહીં મારું લેક્ચર પૂરો કરું છું અને મારો લેક્ચર સાંભળવા બદલ આભાર આપણી ચર્ચાઓ બીજા લેક્ચર થી ચાલુ રાખીશું ખુબ ખુબ આભાર